હેલ્લો અને સ્વાગત છે NPTEL કોર્સ સિક્યુર સિસ્ટમ્સ એન્જિનિયરિંગના ફિજિકલઅનક્લોનેબલ ફંકશનના આ ત્રીજા ભાગમાં પહેલાનાં 2 વિડિઓ લેક્ચરમાં આપણી પાસે ફિજિકલ અનક્લોનેબલ ફંકશનની રજૂઆત હતી અને આપણે જોયું હતું કે તે એક તકનીક ડિજિટલ ફિંગર પ્રિન્ટિંગ તકનીક છે જેનો ઉપયોગ ઉપકરણમાં સ્ટોર કરેલી સિક્રેટ કીનો ઉપયોગ કર્યા વિના ઑથેનટીકેશન પ્રાપ્ત કરવા માટે થાય છે આપણે જોયું છે કે પ્રત્યેક PUF પાસે ઑથેનટીકેશન જેવા ક્રિપ્ટોગ્રાફિક હેતુઓ માટે ઉપયોગી થવા માટે સારી ઇન્ટ્રા અને ઇન્ટર ચિપ વિવિધતા હોવી જરૂરી છે આ લેક્ચરમાં આપણે PUF નો ઉપયોગ ઓથેન્ટિકેશન આપવા માટે કઈ રીતે થાય છે તે જોઈશું આપણે એક સેટઅપ જોઈએ જ્યાં આપણી પાસે અહીં સર્વર છે અને આપણી પાસે એક એજ ડિવાઇસ છે અને આ એજ ડિવાઇસ માં ફિજિકલઅનક્લોનેબલ ફંકશન PUF છે જે સમસ્યાનું આપણે અહીં નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે કે સર્વર PUF નો ઉપયોગ કરીને આ ડિવાઇસને કેવી રીતે ઓથેન્ટિકેટ કરશે તે વિશેનો માર્ગ એ છે કે આ PUF ના નિર્માણ સમયે ઉત્પાદક ચેલેંજ અને તેનાથી સંબંધિત રીસ્પોન્શ માટે ડેટાબેસ બનાવશે આ ડેટાબેઝ CRP ડેટાબેઝ તરીકે ઓળખાય છે અને તે સર્વરમાં સંગ્રહિત થશે CRP ડેટાબેઝ માં એક ચેલેંજ અને આ ચોક્કસ ઉપકરણ તરફથી અપેક્ષિત રીસ્પોન્શ શામેલ છે જ્યારે આ એજ ડિવાઇસ ફિલ્ડ કરવામાં આવે છે અને તે કેટલાક એપ્લિકેશનોમાં અમુક સમયે ઉપયોગમાં લેવાય ત્યારે સર્વરને આ ઉપકરણને ઓથેન્ટિકેટ કરવાની જરૂર પડે છે જ્યારે આવી ઓથેન્ટિકેશનની જરૂર હોય ત્યારે સર્વર CRP કોષ્ટકમાંથી એક ચેલેંજ લેશે અને આ ચોક્કસ ચેલેંજને આ એજ ઉપકરણ પર મોકલશે એજ ઉપકરણ પછી આ ચેલેંજનો ઉપયોગ તેના PUF નો રીસ્પોન્શ મેળવવામાં કરશે જે રીસ્પોન્શસર્વર પર પાછો મોકલવામાં આવે નોંધો કે આપણે ધારી રહ્યા છીએ કે ત્યાં કોઈ ક્રિપ્ટોગ્રાફી હાજર નથી કોઈ એન્ક્રિપ્શન અથવા ડિક્રિપ્શન નથી અથવા એજ ઉપકરણમાં કોઈ અન્ય સંગ્રહિત કીઝ હાજર નથી ચેલેંજ અને રીસ્પોન્શ પ્લેન ટેક્સ્ટ માં મોકલવામાં આવશે હવે એકવાર સર્વર એજ ડિવાઇસનો રીસ્પોન્શ મેળવે છે તે CRP ડેટાબેસ રીસ્પોન્શને એજ ડિવાઇસમાંથી મેળવેલા રીસ્પોન્શ સાથે સરખાવે છે અને તે બંને વચ્ચેના હેમિંગ ડિસ્ટન્સને જોશે અને નક્કી કરશે કે આ રીસ્પોન્શ આ ડિવાઇઝમાંથી આવ્યો છે કે કેમ આ રીતે એજ ઉપકરણને ઓથેન્ટિકેટ કરવામાં આવશે હવે દાખલા તરીકે માનો કે અહીં એક બીજું ખોટું ઉપકરણ છે જે અહીં હાજર છે અને જે મૂળ એજ ઉપકરણ તરીકે માસ્કરેડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે હવે જ્યારે સર્વર ચેલેન્જ મોકલે છે ત્યારે PUFની ગુણધર્મો તેના રીસ્પોન્શની આગાહી કરવાનું મુશ્કેલ કરશે ભલે આ ખોટું ઉપકરણમાં PUF લાગુ કરવામાં આવે તો પણ રીસ્પોન્શ યોગ્ય એજ ઉપકરણ કરતાં તદ્દન જુદો દેખાશે જ્યારે રીસ્પોન્શ સર્વર પર પાછો જાય ત્યારે સર્વર ઓળખવામાં સમર્થ હશે કે આ રીસ્પોન્શ ડેટાબેઝ માં સંગ્રહિત રીસ્પોન્શ સાથે મેળ ખાતો નથી અને તે ઉપકરણને અસ્વીકાર કરશે તે કહેશે કે ઑથેનટીકેશન સફળ નથી PUF આધારિત ઓથેન્ટિકેશનની એક તકલીફ મેન ઇન મિડલનો કેસ છે નોંધ લો કે આપણે કહ્યું હતું કે ચેલેંજ અને રીસ્પોન્શ પ્લેન ટેક્સ્ટ માં મોકલવામાં આવ્યો છે અને મધ્યમાં કોઈપણ માણસ ચેલેંજ અને અનુરૂપ રીસ્પોન્શ જોઈ શકે છે હવે જો સર્વરે તે જ ચેલેંજ ફરીથી મોકલાવ્યું તો મધ્યમાં હુમલો કરનાર માણસ ઉપકરણને ચેલેંજ આગળ મોકલ્યા વિના તે ચેલેંજને અનુરૂપ જવાબ આપી શકશે PUF પરના મેન ઇન મિડલ અટેકને રોકવા માટે જરૂરી છે કે CRP એક વખત ઉપયોગમાં લેવાય પછી ફરીથી ઉપયોગમાં લેવાય નહીં જેનો અર્થ એ કે એકવાર સર્વર ચેલેંજનો ઉપયોગ કરે છે અને અનુરૂપ રીસ્પોન્શ મેળવે છે પછી તેને ચોક્કસ એન્ટ્રી તરીકે ચિહ્નિત કરી દે અથવા આ CRP ડેટાબેઝ માંથી એને કાઢી નાખવામાં આવે જેથી ફરી ક્યારેય ઉપયોગમાં લેવાય નહીં આ રીતે મેન ઇન મિડલ અટેકને ઘણી હદ સુધી રોકી શકાય છે મેન ઇન મિડલ રોકવા CRPનો ફરીથી ઉપયોગ અટકાવવાનું એક નકારાત્મક પાસું એ છે કે CRP ડેટાબેઝ ની સાઇઝ મોટા પ્રમાણમાં હોવી જોઈએ આનું કારણ એ છે કે CRP કોષ્ટકો સામાન્ય રીતે ઉત્પાદિત સમયે બનાવવામાં આવ્યા હતા અથવા ઉપકરણ ભરાય તે પહેલાં આ એજ ઉપકરણના સમગ્ર લાઇફ ટાઇમ માટે આપણી પાસે સર્વરમાં સ્ટોર કરેલા પૂરતા પ્રમાણમાં ચેલેંજ અને અનુરૂપ રીસ્પોન્શ હોવા જોઈએ જેથી સમયાંતરે ઑથેનટીકેશન થઈ શકે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે આપણી પાસે આ એજ ડિવાઇસ છે જે રિમોટ પાવર પ્લાન્ટમાં મૂકવામાં આવે છે અને આ એજ ડિવાઇસ 3 વર્ષ માટે વપરાય તેવી અપેક્ષા છે વધુમાં આપણે ધારીએ છીએ કે દરરોજ સર્વર તરફથી આ એજ ઉપકરણ પર ચેલેંજ અને રીસ્પોન્શ મોકલવો જોઈએ જેથી એજ ઉપકરણને ઓથેન્ટિકેટ કરવામાં આવે આનો અર્થ એ કે CRP ડેટાબેસમાં આ એક જ એજ ઉપકરણને અનુરૂપ હજાર કરતા વધુ વિવિધ ચેલેંજ અને રીસ્પોન્શ હોવા જોઈએ ઓથેન્ટિકેશનની અવધિ એપ્લિકેશનથી એપ્લિકેશનમાં ભિન્ન હોઇ શકે છે તે એક જ દિવસ કરતાં પણ ઘણી ઓછી હોઇ શકે છે એવી પણ એપ્લિકેશન હોઈ શકે છે જ્યાં તમારે દરેક 45 મિનિટ પર ઓથેન્ટિકેશન જરૂર હોય છે અને તેમાં ખૂબ મોટા CRP કોષ્ટકો ની જરૂર પડે આગળ આપણે એ પણ જોઇએ છીએ કે દરેક CRP ટેબલ એ ઉપકરણ માટે અલગ હોય છે અને આ સાચું છે કારણ કે પ્રત્યેક CRPનો રીસ્પોન્શ દરેક ઉપકરણને અનુરૂપ અનન્ય ચેલેંજ અને રીસ્પોન્શ માટે છે હવે જો આપણી પાસે બહુવિધ ઉપકરણો છે જે એક જ સર્વર દ્વારા સંચાલિત છે તો આવા ઘણાં CRP કોષ્ટકો હશે જે સર્વર ડેટાબેસમાં સ્ટોર કરવા માટે જરૂરી છે અન્ય બાબતો જે સમસ્યા હોઈ શકે છે તે છે કે CRP કોષ્ટકો જો ચોરી થાય છે અથવા જો સર્વરની ગોપનીયતા ભંગ થાય છે તો આ ઉપકરણોને અનુરૂપ PUFની સંપૂર્ણ સુરક્ષા ખોવાઈ જશે સંશોધનકારોએ ઘણી વૈકલ્પિક તકનીકો અજમાવી રહ્યા છે જ્યાં તેઓ કાં તો CRP કોષ્ટકોનું કદ ઘટાડી શકે છે અથવા જ્યારે PUFનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઓથેન્ટિકેશન પ્રક્રિયામાં CRP કોષ્ટકોના ઉપયોગને દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે એક ખૂબ જ લોકપ્રિય મોડેલ PUFના સિક્રેટ મોડેલ તરીકે ઓળખાય છે અહીં ઉત્પાદનના સમયે ઉપકરણને જુદા જુદા ચેલેંજ આપવાને બદલે અને ડેટાબેસમાં ચેલેંજ રીસ્પોન્શ જોડીઓ સ્ટોર કરવાને બદલે સિક્રેટ મોડેલ PUFમાં શું થાય છે તે છે કે ઉત્પાદક PUFના ગુણધર્મોનો અભ્યાસ કરશે અને તે ચોક્કસ PUF માટે એક મોડેલ બનાવશે ઉદાહરણ તરીકે સર્વર વિવિધ ગેટ ડીલે જે આ આર્બિટર PUFમાં છે તેનો ડેટાબેસ બનાવશે અને તેને આ ચોક્કસ આર્બિટર PUF માટે આ મોડેલ સ્ટોર કરવાની જરૂર છે આ મોડેલ જે કરવામાં સક્ષમ હશે તે તે છે કે કોઈ ખાસ ચેલેંજ આપવામાં આવે તો આ મોડેલ તે ચોક્કસ ચેલેંજ માટે ચોક્કસ PUF માટેનો રીસ્પોન્શ શું હોવો જોઈએ તેનો ખૂબ સારો અંદાજ બનાવી શકે છે જે જરૂરી છે તે છે કે PUF માટેનું આ મોડેલ સિક્રેટ રાખવામાં આવ્યું છે અને તે પછી ઉપકરણમાં મૂકવામાં આવે છે અને જ્યારે ઑથેનટીકેશન જરૂરી હોય ત્યારે સર્વર રેન્ડમલી કોઈ ચોક્કસ ચેલેંજ પસંદ કરશે તે બનાવવા માટે આ ચોક્કસ PUFના આ મોડેલનો ઉપયોગ કરશે તે ચોક્કસ ચેલેંજ માટે અપેક્ષિત રીસ્પોન્શ બનાવશે તે પછી આ ઉપકરણ પર ચેલેંજ મોકલશે અને રીસ્પોન્શ પ્રાપ્ત કરશે તે પછી આ રીસ્પોન્શની તુલના મોડેલમાંથી પ્રાપ્ત કરેલા અપેક્ષિત રીસ્પોન્શ સાથે કરશે અને તે ચેલેંજ માટે ડિવાઇસમાંથી મેળવેલ વાસ્તવિક રીસ્પોન્શ અને અપેક્ષિત રીસ્પોન્શ વચ્ચેનું અંતર પછી ડિવાઇસને ઓથેન્ટિકેટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે હવે આ એકદમ સારું કામ કરે છે ખાસ કરીને PUF સ્વિચ પર અને આપણે આવી રીતે મોડેલિંગ કરીએ છીએ જ્યાં આ PUFનું સિક્રેટ મોડેલ ઉત્પાદિત સમયે કાઢી શકાય પરંતુ તેમ છતાં આ તકનીકની હજી પણ મર્યાદા છે મર્યાદા એ છે કે આ PUF મોડેલને હજી પણ સિક્રેટ રાખવાનું બાકી છે અને તે અત્યંત સિક્રેટ હોવું જોઈએ કારણ કે આ મોડેલ ખોવાઈ ગયું તો ત્યારબાદ કોઈ પણ હુમલો કરનાર ચેલેંજકે જે સર્વરથી તે એજ ઉપકરણ પર મોકલવામાં આવે છે તે જોઈ શકે છે તે મોડેલનો ઉપયોગ કરી અને રીસ્પોન્શ પૂરો પાડે છે તેથી એટેકરનું મશીન PUF વિના ઓથેન્ટિકેટ થઈ શકે છે અન્ય સંશોધન કરવામાં આવી રહ્યા છે જેમ કે પબ્લિક મોડલ PUF જેનું સંશોધન કરવામાં આવ્યું છે આ પબ્લિક મોડેલ PUF આગલા મોડલ ને ખૂબ સમાન રીતે કાર્ય કરે છે તે એક જ વાત માં અલગ છે કે સર્વરમાં હાજર ડેટાબેઝ માં વિવિધ ગેટ ડીલેનો ઉપયોગ કરીને અને સ્ટોર કરેલા PUF માટેનું મોડેલ સિક્રેટ હોવું જરૂરી નથી અહીં ઉપયોગમાં લેવામાં આવે છે તે એ છે કે તે એક ચોક્કસ ચેલેંજ કે જે યોગ્ય PUF વાળા વાસ્તવિક ઉપકરણ પર મોકલવામાં આવે છે જે રીસ્પોન્શ મેળવવા માટે ફક્ત થોડા નેનો સેકંડ લેશે જો જેમાં PUF છે તે ઉપકરણને કોઈ ચેલેંજ મોકલવામાં આવે છે તો સર્વરને જવાબ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થશે બીજી બાજુ જો તે કોઈ એટેકર હોય જેની પાસે PUF ના આ ચોક્કસ મોડેલની નકલ છે તેને ચેલેંજ મોકલવા અને આ પબ્લિક મોડેલના આધારે મોડેલની ગણતરી કરવામાં હાઇ કમ્પ્યુટિંગ સંસાધનો હોવા છતાં થોડો સમય લેશે ચેલેંજ મોકલવા અને એટેકર ડિવાઇસનો રીસ્પોન્શ મેળવવા વચ્ચેનો ડીલે નોંધપાત્ર હશે આ ઓથેન્ટિકેટમાં જે સૂચવવામાં આવ્યું છે તે છે કે એટેકર એક રેન્ડમ ચેલેન્જ પસંદ કરે છે તે PUF માટે આ પબ્લિક મોડેલનો ઉપયોગ ચોક્કસ ચેલેંજ માટે અપેક્ષિત રીસ્પોન્શમાટે કરે છે અને પછી ઉપકરણને ચેલેંજ મોકલે છે તે રીસ્પોન્શ મેળવવા માટે લેવાયેલા સમયની પણ નોંધ લે છે હવે જો આ કિસ્સામાં સમય અમુક ચોક્કસ થ્રેશોલ્ડ T0 કરતા વધારે છે તો પછી તે માનવામાં આવે છે કે રીસ્પોન્શ ખોટા ઉપકરણ અથવા અટેકરના ઉપકરણમાંથી મેળવવામાં આવે છે અને તેને અવગણવામાં આવે છે અને કોઈ ઑથેનટીકેશન કરવામાં આવતું નથી બીજી બાજુએ જો રીસ્પોન્શને અપડેટ કરવાનો સમય થ્રેશોલ્ડ કરતા ખૂબ ઓછો હોય તો સર્વર PUF ના આ મોડેલમાંથી પ્રાપ્ત કરેલા અપેક્ષિત રીસ્પોન્શ સાથે રીસ્પોન્શને માન્ય કરશે અને જો મેચ આનાથી તદ્દન બંધ છે તો ડિવાઇસ ઓથેન્ટિકેટ થશે જ્યારે આ તકનીક ધારે છે કે નેટવર્ક ડીલે અને ટુટિંગ ડીલે જેવા અન્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવતાં નથી તો આ તકનીક નાના લોકલ નેટવર્કવાળા નાના સિસ્ટમો માટે ખૂબ સારી રીતે કાર્ય કરશે બીજી તકનીકી જ્યાં નોંધપાત્ર સંશોધન ચાલી રહ્યું છે તે હોમોમોર્ફિક એન્ક્રિપ્શન છે આનો ઉપયોગ કરીને આ ચેલેંજ અને રીસ્પોન્શ જોડીઓ જે ઉપકરણમાં હાજર આ ખાસ PUF માટે જનરેટ થાય છે તે એન્ક્રિપ્ટ થયેલ છે અને વિશ્વાસપાત્ર એનવાયરમેંટમાં સંગ્રહિત છે હવે હોમોમોર્ફિક એન્ક્રિપ્શન નો ઉપયોગ કરવાની મૂળ હકીકત છે કે ચોક્કસ રીસ્પોન્શની માન્યતા એન્ક્રિપ્ટેડ ડેટા પર કરી શકાય છે આનો અર્થ એ છે કે સર્વર આ અન વિશ્વસનીય ક્લાઉડમાં કોઈ ચોક્કસ પ્રોગ્રામ ચલાવી શકે છે જે એન્ક્રિપ્ટેડ CRP ડેટાબેઝ પર કાર્ય કરે છે અને CRP ડેટાબેઝ ને ડિક્રિપ્ટ કર્યા વિના પણ રીસ્પોન્શ માન્ય છે અથવા માન્ય નથી તે જોઈ શકશે હંમેશની જેમ આ મોડેલમાં સર્વર આ એજ ઉપકરણ પર ચોક્કસ ચેલેંજ મોકલશે અનુરૂપ રીસ્પોન્શ મેળવશે જે માન્ય હોય તો તે PUF તરફથી હોય અને આ રીસ્પોન્શ પછી અવિશ્વસનીય એનવાયરમેંટમાં મોકલવામાં આવે છે જે ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયર્નમેન્ટ હશે આ અવિશ્વસનીય એનવાયરમેંટમાં હાજર હોમોમોર્ફિક એન્ક્રિપ્શન તકનીક પછી આ એન્ક્રિપ્ટેડ ડેટાબેઝ પર કાર્ય કરે છે અને માન્યતા આપે છે કે શું રિસ્પોન્સ રિસ્પોન્સ છે જે ડેટાબેઝ માં સંગ્રહિત છે આ રીતે આ ક્લાઉડ અવિશ્વસનીય હોવા છતાં હોમોમોર્ફિક એનક્રિપ્શન હોવાને કારણે ડેટાબેસની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે હવે આ PUFમાં CRPની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખૂબ જ સારા સમાધાન જેવું લાગે છે આ હોમોમોર્ફિક એન્ક્રિપ્શન ને પ્રેક્ટિસમાં લેતા પહેલા હજી ઘણા સંશોધન બાકી છે કેમકે એન્ક્રિપ્ટ થયેલ ડેટાબેઝ નો ઉપયોગ કરીને રીસ્પોન્શને માન્ય કરવા અને એન્ક્રિપ્ટ કરવા માટે ઘણો સમય લાગે છે આ સમય ઘટાડવા માટે ઘણું સંશોધન થઈ રહ્યું છે PUF પર વિડિઓ લેક્ચર્સને સમાપ્ત કરવા માટે PUF વિવિધ પ્રકારની ક્રિપ્ટોગ્રાફિક વસ્તુઓ જેવી કે ઓથેન્ટિકેશન સિક્રેટ કી જનરેશન અને વધુ પ્રાપ્ત કરવા માટે અત્યંત ઉપયોગી પદ્ધતિ છે અને ખૂબ જ નાના ફિંગરપ્રિન્ટ સાથે અને તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે જો કોઈ PUF કોઈ ડિવાઇસમાં હાજર હોય તો તે ચોક્કસ ડિવાઇસનું ક્લોન કરી શકાતું નથી ઘણું સંશોધન નવા PUF જેવા કે એનાલોગ PUF સેન્સરનો ઉપયોગ કરીનેPUF વગેરે શોધી કાઢવાનું ચાલી રહ્યું છે હજી પણ એક મોટી સમસ્યા તે છે કે CRP કોષ્ટકોને કેવી રીતે કોમ્પ્રેસ કરી શકાય છે જેથી કાર્યક્ષમતા વધારી અને મેમરી સ્ટોરેજ ઘટાડી શકાય PUFની એક મોટી ખામી જે તેને કોમોડિટી ડિવાઇસેસ પર જવાથી અટકાવી રહી છે તે મોડેલ બિલ્ડિંગ એટેક છે એક મોડેલ બિલ્ડિંગના હુમલામાં જે થાય છે તે તે છે કે તમે જ્યાં તમારી પાસે સર્વર અને ડિવાઇસ હોય તેવા દૃશ્યોની વિચારણા કરી શકો અને આ ઉપકરણમાં PUF હોય અને સર્વર ચેલેંજ મોકલીને રીસ્પોન્શ પ્રાપ્ત કરે છે હવે આ સમગ્ર બાબતમાં એક નિષ્ક્રીય શ્રોતા પણ છે જે આ ચેલેંજ અને રીસ્પોન્શને જુએ છે અને સમય જતાં તે PUFનું મોડેલ બનાવવા માટે મશીન લર્નિંગ તકનીકો અથવા મોડેલ બિલ્ડિંગ તકનીકનો ઉપયોગ કરે છે હવે અમુક સંખ્યાબંધ ઓથેન્ટિકેટ પૂર્ણ થયા પછી આપેલ ચેલેંજ માટે આ એટેકર તે PUF માટે મોડેલનો ઉપયોગ કરી શકે છે જેણે તે બનાવ્યું છે અને ચેલેંજનો રીસ્પોન્શ આપી શકે છે આમ તમે જુઓ છો કે આ રીતે ઑથેનટીકેશન તૂટી જશે કારણ કે વર્તમાન PUFના માલિક વિના એટેકર ચેલેંજ માટે યોગ્ય રીસ્પોન્શ પ્રદાન કરી શકશે PUF સાથેની બીજી મોટી સમસ્યા એ છે કે ઉદાહરણ તરીકે ગણતરી સાથે ચેડાં કરવામાં આવે છે ઉદાહરણ તરીકે PUF ગણતરી દરમિયાન આક્રમણ કરનાર ઉપકરણને પાવર અથવા ગ્રાઉન્ડ પ્લેનમાં સિનુસાઇડલ તરંગો આપી ને ડિવાઇસ ઓપરેશનમાં ફેરફાર કરી શકે છે તો પછી PUF તરફથી મળેલ રીસ્પોન્શ બદલી શકાય છે જો PUF રીસ્પોન્શ કોઈ ડિગ્રીથી પરિવર્તિત થાય છે તો ઑથેનટીકેશન નિષ્ફળ જશે કારણ કે સર્વર CRP ટેબલમાં સંગ્રહિત કરેલા રીસ્પોન્શ સાથે PUF હાર્ડવેર દ્વારા મેળવેલા રીસ્પોન્શ મોટી સંખ્યામાં મેળ ખાતો નથી આ ડીનાઅલ ઓફ સર્વિસ એટેકછે જ્યાં રીસ્પોન્શ શું હશે તે શીખવાને બદલે એટેકર એ ઉપકરણને ઓથેન્ટિકેટ થતાં અટકાવે છે તેમ છતાં PUF ઉપકરણો લાઇટ વેટ ઑથેનટીકેશન માટેની ખૂબ જ આશાસ્પદ રીત છે અને કદાચ નજીકના ભવિષ્યમાં આપણે આ ઉપકરણોમાં ઘણા બધા સ્વરૂપોનો ઉપયોગ કરીશું અને તે સુનિશ્ચિત કરશે કે ઉપકરણો ક્લોન નહીં થાયઉપકરણમાં કોઈ સિક્રેટ કી ની જરૂર નથી વગેરે